Biology for Engineers and other Non Biologists બાયોલોજી ફોર એંજિનિયર્સ એન્ડ અધર નોન બાયોલોજિસ્ટ Professor G Suraishkumar પ્રોફેસર જી સુરૈશકુમાર Department of Biotechnology ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી Indian Institute of Technology Madras ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ Lecture Number 17 લેક્ચર નંબર 17 Mendelian Genetics Mendelian Inheritance Principles મેન્ડેલિયન જેનેટિક્સ મેન્ડેલિયન ઇન્હેરિટેન્સ પ્રિન્સિપલ્સ મેન્ડેલિયન જિનેટિક્સ પર લેક્ચરના સેટ પર આપનું સ્વાગત છે આપણે જોયું કે ઘણા રોગોનો આનુવંશિક આધાર હોય છે ઉદાહરણ તરીકે આપણા દેશમાં સિકલ સેલ એનિમિયા અથવા સિકલ સેલ રોગ બીટા થેલેસેમિયા ડાઉન સિન્ડ્રોમ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડિહાઇડ્રોજેનેઝની ઉણપ એ તમામ આનુવંશિક રોગો છે અને યુ જેવા અન્ય દેશોમાં સિસ્ટિક ફાઇબ્રોસિસ એ વ્યાપકપણે જોવા મળતો આનુવંશિક વિકાર છે હન્ટિંગ્ટન રોગ અને એકોન્ડ્રોપ્લાસિયા વગેરે વગેરે પણ એવા જ છે આ તો ફક્ત દૃષ્ટાંતો છે અમારો એકંદર ઉદ્દેશ એ હતો કે જો આપણે બાળકને આ વિકારના વારસામાં મળવાની તકોની આગાહી કરી શકીએ તો માતાપિતાને તેમના બાળકમાં તેને નિયંત્રિત કરવા માટે વધુ સારી રીતે માહિતગાર કરી શકાય છે માહિતી કેવી રીતે વારસામાં મળી છે અથવા લાક્ષણિકતાઓ વારસામાં મળી છે તે વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ જ્યારે આ પ્રકારના લક્ષ્ય માટે મેન્ડેલિયન જિનેટિક્સ ના સિદ્ધાંતો જે લગભગ દોઢ સદી પહેલા વિકસાવવામાં આવ્યા હતા તે વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ અથવા એક સદી કરતા પણ વધુ સમય પહેલા ઉપયોગ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે અને આ જ કારણ છે કે આપણે અહીં મેન્ડેલિયન જિનેટિક્સ તરફ ધ્યાન આપી રહ્યા છીએ મેં આ વિડિયો તમને બતાવ્યો હતો કૃપા કરીને આ વિડિયો પર એક નજર નાખો જો તમે પહેલેથી જ આવું ન કર્યું હોય તો થોડો લાંબો પરંતુ મેન્ડેલના પ્રયોગો અને સિદ્ધાંતો પરનો એક ખૂબ જ સરસ વિડિઓ મેન્ડેલના પ્રયોગોમાં જતાં પહેલાં આપણે આજકાલ જે પણ પરિભાષાનો ઉપયોગ કરીએ છીએ તેને આનુવંશિકતાના સંદર્ભમાં વારસાના મેન્ડેલિયન વિશ્લેષણ સાથે સંકળાયેલી સમકક્ષ પરિભાષાના સંદર્ભમાં નકશાની જરૂર હતી ઉદાહરણ તરીકે અમે સિસ્ટિક ફાઇબ્રોસિસ લીધું હતું અને અમે કહ્યું હતું કે ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટરની હાજરી આ પ્રકૃતિમાં મોલેક્યુલર છે તે કોઈક ઊંચી અને ટૂંકી હોઈ શકે છે અને તેથી આગળ તે પણ હોઈ શકે છે અને અમે કહ્યું કે આ એક પાત્ર છે જે એક વારસાગત છે જે એક વારસાગત લક્ષણ હતું અને ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટરની હાજરી તે બે પ્રકારની હોઈ શકે છે જો ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટર માટેનું પટલ પ્રોટીન કાર્યરત હોય તો તે બરાબર છે ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટર માટેનું મેમ્બ્રેન ટ્રાન્સપોર્ટર કાર્યરત ન હોય તો આપણને રોગ થાય છે તેથી ત્યાં બે લક્ષણો છે કાર્યક્ષમતા અને બિન કાર્યક્ષમતા અને આ બે લક્ષણો આ પાત્રની ભિન્નતા છે અને તે અહીંની પરિભાષા છે બીજા શબ્દોમાં કહીએ તો ક્લાસિક પરિભાષાની દ્રષ્ટિએ ઊંચા અને ટૂંકા આ પાત્રની ઊંચાઈના લક્ષણો છે પછી અમે કહ્યું કે દરેક લક્ષણ સમાનધર્મી રંગસૂત્રો પરના બે એલીલ્સ દ્વારા નક્કી કરવામાં આવે છે જે જનીનોની સમકક્ષ છે ઉદાહરણ તરીકે આ TT Tt tT અથવા tt દ્વારા નક્કી કરી શકાય છે જે આ બે લોકી લોકસ પર શું છે તેના આધારે અહીં સમાનધર્મી રંગસૂત્રોની આ બે લોકી પર આધારિત છે જો બંને કેપિટલ Ts હાજર હોય તો ક્લોરાઇડ ટ્રાન્સપોર્ટર માટેનું મેમ્બ્રેન પ્રોટીન કાર્યરત હોય છે જો તેમાંથી ઓછામાં ઓછું એક કેપિટલ T હોય તો તે કાર્યરત છે જો બંને નાના હોય તો પછી તે બિન કાર્યાત્મક છે આ એક આણ્વિક પાસા વચ્ચેનું મેપિંગ છે જેના વિશે આપણે આજકાલ જૂના સમય મેન્ડેલિયન સમય સુધી જાણીએ છીએ જ્યારે આમાંનું કશું જ જાણીતું ન હતું અને વારસાને સમજાવવા માટે આ પ્રકારના મોડેલ સાથે આવવું ખૂબ જ સમજદાર છે અને તમે જોઈ શકો છો તેમ આ એક સાદો અંદાજ છે વિવિધ જુદા જુદા રોગો છે જે આ અંદાજને અનુસરતા નથી આપણે સૌ પ્રથમ આ અંદાજ તરફ નજર કરીશું જે ખૂબ ઉપયોગી છે અને પછી હું તમને તફાવતો બતાવવા માટે તેને વિસ્તૃત કરીશ મને લાગે છે કે ગઈ વખતે આપણે જયાં રોકાયા હતા તે આ બિંદુ છે એટલે ચાલો આપણે આ લેક્ચરની લેક્ચરસામગ્રી સાથે આગળ વધીએ અમે સમીક્ષા કરવા જઈ રહ્યા છીએ અમે મેન્ડેલનું કેટલુંક કામ જોવા જઈ રહ્યા છીએ ફરીથી હું આ વિડિઓ જોવા પર ભાર મૂકું છું મેન્ડલે વટાણાના છોડ સાથે કામ કર્યું અને વારસાના સિદ્ધાંતો શોધી કાઢ્યા તમે જાણો છો કે પ્રથમ લેક્ચર પ્રારંભિક લેક્ચર મેં તેના ખાતર કશાકનો અભ્યાસ કરવા કશાકનો અભ્યાસ કરવા વિશે ઉલ્લેખ કર્યો હતો કારણ કે આપણે આપણી આસપાસ અસ્તિત્વ ધરાવતું કશુંક સમજવા માગીએ છીએ આ અભ્યાસ એક પ્રકારનો હતો અને તે ક્યાં તરફ દોરી ગયો છે તે જુઓ મેન્ડેલના કામ પર પાછા ફરીએ તો મેન્ડલે સાત પાત્રોનો અભ્યાસ કર્યો હતો જેમાંના દરેકમાં બે લક્ષણો હતા તેમણે જે પાત્રોનો અભ્યાસ કર્યો તે ફૂલોનો રંગ બીજનો રંગ બીજનો આકાર પોડ નો રંગ પોડનો આકાર દાંડીની લંબાઈ અને ફૂલોની સ્થિતિનો સમાવેશ થાય છે ચાલો આપણે આગળ વધીએ આ અને આ પાત્રોને સમજાવવા માટે ફૂલોનો રંગ બીજનો રંગ બીજનો આકાર પોડ કલર પોડનો આકાર થડની લંબાઈ અને ફૂલની સ્થિતિને ફેનોટાઈપ્સ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ફૂલોનો રંગ જાંબલી અથવા સફેદ હોઈ શકે છે બંને ફેનોટાઇપ્સ છે ફૂલોનો રંગ ફેનોટાઇપ છે અને તેથી વધુ છે અહીં આપણે તેને વટાણાના છોડના ખાસ કિસ્સામાં ચિત્રાત્મક સ્વરૂપમાં જોઈએ છીએ ફૂલનો રંગ કાં તો જાંબલી અથવા સફેદ હશે બીજનો રંગ કાં તો પીળો અથવા લીલો હશે બીજનો આકાર ગોળાકાર અથવા કરચલીવાળો હશે ગોળાકાર હશે ગોળાકાર અથવા કરચલીવાળો હશે પોડનો રંગ કાં તો લીલો અથવા પીળો હોઈ શકે છે પોડનો આકાર કાં તો ફૂલેલો અથવા સંકુચિત હોઈ શકે છે થડની લંબાઈ ઊંચી અથવા વામન હોઈ શકે છે અને ફૂલની સ્થિતિ ક્યાં તો અક્ષીય અથવા અંતમાં હોઈ શકે છે ટર્મિનલ ઠીક છે તેથી આ તે પાત્રો હતા જેનો મેન્ડેલે અભ્યાસ કર્યો હતો આમાંના મોટા ભાગના પાત્રો તેના બદલે સરળ હતા તે માત્ર સંયોગથી બન્યું હતું કે તે સરળ હતા અને તેથી વારસાના મૂળભૂત સિદ્ધાંતો મેન્ડેલ દ્વારા અભ્યાસ કરવા માટે યોગ્ય બન્યા હતા તે વારસાના મૂળભૂત નિયમો સાથે આવી શકે જેમાંના મોટા ભાગના સરળ વારસા માટે લાગુ પડતા હતા હવે ચાલો આપણે એક પાત્ર જોઈએ ઠીક છે જે ફૂલનો રંગ છે મેન્ડલે સાચા સંવર્ધન છોડ સાથે તેના પ્રયોગો શરૂ કર્યા સાચા સંવર્ધનનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે ફૂલના રંગના સંદર્ભમાં ફૂલનો સમાન રંગ બધી પેઢીઓમાં બધા સંતાનોમાં પરિણમે છે ઠીક છે જેનો અર્થ એ છે કે તે પોતાની વચ્ચે જ સાચું સંવર્ધન છે અને તેથી જો તે જાંબુડિયા છે જો ફૂલોનો રંગ જાંબલી હોય તો તે આગળની બધી પેઢીઓમાં જાંબુડિયા હોય છે જો તે સફેદ છે તો તે આગળની બધી પેઢીઓમાં સફેદ છે આવા છોડને સાચા સંવર્ધન છોડ કહેવામાં આવે છે અને મેન્ડેલ તેના પ્રયોગો શરૂ કરતા પહેલા તે ખરેખર સાચા સંવર્ધન છોડ છે તેની ખાતરી કરવા માટે સમય પસાર કરવા માટે સાવચેત હતા તેથી જ્યારે તેણે સાચા સંવર્ધન છોડથી શરૂઆત કરી ત્યારે તે ફૂલો કે જેમાં જાંબલી રંગના ફૂલો મળતા હતા અને સફેદ રંગના ફૂલો મળતા હતા અને તે એકબીજા સાથે તેમને ઓળંગી ગયો છોડના પરાગ અને માદા ભાગને જુદી જુદી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને આ ક્રોસ પ્રથમ પેઢીના તમામ છોડમાં જાંબલી રંગનું ફૂલમાં પરિણમ્યું હતું આ પિતૃ પેઢી છે પહેલી પેઢીમાં માત્ર જાંબુડિયાં ફૂલો હતાં સફેદ ફૂલનું કોઈ ચિહ્ન દેખાતું જ નહોતું અને વચ્ચે કશું જ નહોતું તે કાં તો જાંબુડિયા રંગનું હતું તેના બદલે આ કિસ્સામાં તે જાંબલી અથવા સફેદ હતું અને F1 પેઢીમાં તે બધું જ જાંબલી હતું આ નિરીક્ષણ હતું અને તેમણે મોટી સંખ્યામાં છોડ પર આનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે આંકડાકીય વિશ્લેષણ કર્યું હતું અને શોધી કાઢ્યું હતું કે અલબત્ત આંકડાકીય વિશ્લેષણનો અહીં બહુ અર્થ નથી તેમણે આ વિવિધ તારણો સાથે આવવા માટે પ્રયોગોના સમગ્ર સમૂહ પર આંકડાકીય વિશ્લેષણ કર્યું અહીં તેનાથી કોઈ ફરક પડતો નથી અહીં દરેક વસ્તુમાં માત્ર જાંબુડિયા રંગના ફૂલો જ હતાં અને પછી તેણે જે કર્યું તે એ હતું કે તેણે કાં તો જાતે જ પરાગનયન કર્યું અથવા જાંબુડિયા ફૂલોને અંદરોઅંદર ક્રોસ પરાગનયન કર્યું ઠીક છે આ ક્રોસ એફ 1 પેઢીના જ અન્ય જાંબુડિયા ફૂલ સાથે છે તેથી જ્યારે તે બન્યું ત્યારે એફ 2 પેઢીમાં કંઈક વિચિત્ર બન્યું ત્રણ ચતુર્થાંશ ફૂલોનો તેમણે અભ્યાસ કર્યો હતો નવ ઓગણત્રીસ છોડમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ જાંબુડિયા રંગના હતા અને એક ચતુર્થાંશ લગભગ સફેદ હતો ખૂબ મોટી સંખ્યામાં છોડમાં બરાબર તેથી પ્રથમ પેઢીમાં જે સફેદ રંગ ચૂકી ગયો હતો તે બીજી પેઢીમાં દેખાયો તેણે જે શોધી કાઢ્યું તે આ જ છે તેથી ઘણા બધા એકલ લાક્ષણિકતાઓ બેવડી લાક્ષણિકતાઓ વગેરે સાથેના ઘણા પ્રયોગો પછી મેન્ડલ પરિણામોને સમજાવવા માટે એક મોડેલ લઈને આવ્યો જે નીચે મુજબ આપી શકાય છે જનીનો અથવા એલીલ્સની વૈકલ્પિક આવૃત્તિઓ જેમ કે જાંબુડિયા માટે મૂડી પી અને સફેદ માટે નાના પી વારસાગત પાત્રોમાં ભિન્નતા નક્કી કરે છે આ મોડેલનું પ્રથમ પાસું છે બીજા શબ્દોમાં કહીએ તો જીનોટાઈપ જનીનો અથવા એલીલ્સ ફેનોટાઈપ નક્કી કરે છે જે અવલોકન કરેલું પાત્ર છે P જાંબલી રંગને નક્કી કરે છે અને નાનો p નક્કી કરે છે કે તે સફેદ છે કે નહીં દરેક પાત્ર માટે શરીરને બે એલીલ્સ વારસામાં મળે છે એક દરેક પિતૃ પાસેથી જો બે એલીલ્સ અલગ પડે તો તમે જાણો છો કેપિટલ પી સ્મોલ પી બંને કેપિટલ પી અથવા બંને નાના પી હોવાને બદલે પ્રભાવશાળી એલીલ પી ફેનોટાઈપ નક્કી કરે છે ઠીક છે ઉદાહરણ તરીકે જો ત્યાં મૂડી P અને એક નાનો p હોય તો મૂડી P નું લક્ષણ એ છે જે જોવામાં આવશે બીજા શબ્દોમાં કહીએ તો આના પરિણામે જાંબુડિયા રંગના ફૂલો આવશે પરિભાષાની દ્રષ્ટિએ જો બંને સમાન હોય અને બંને કેપિટલ ઓ અથવા બંને નાના હોય તો પછી તેમને હોમો સમાન ઝાયગસ માનવામાં આવે છે અને જ્યારે તેઓ જુદા હોય તો તેમને હેટરો અલગ ઝાયગસ ઠીક છે કહેવામાં આવે છે હોમોઝીગસ અને વિજાતીય આ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા શબ્દો છે તે જાણીને આનંદ થાય છે જો બંને એક સરખા હોય હોમો તેથી હોમોઝિગસ જો બંને અલગ હોય તો હેટરો તેથી વિજાતીય બીજકોષની રચના દરમિયાન પાત્ર માટેના બે એલેલ્સ અલગ પડે છે અથવા અલગ પડે છે બરાબર તમે મેયોસિસમાંથી પસાર થયા હોત તમે મેયોસિસનો અભ્યાસ કર્યો હોત તેથી તમે જાણો છો કે બીજકોષ શું છે આ તે છે જે કોષ વિભાજન દરમિયાન સૂક્ષ્મજંતુ કોષો દ્વારા પસાર થાય છે તે દરમિયાન પરિણમે છે અહીં અમે બે એલીલ્સને અલગ કરવા વિશે વાત કરી રહ્યા છીએ અને મેન્ડેલે જે કહ્યું તે એ હતું કે તે પ્રજનન ક્રિયા દરમિયાન અલગ પડે છે અને તેને વિવિધ બીજકોષ ઇંડા અને શુક્રાણુ કોષોમાં મૂકવામાં આવે છે બરાબર અને આને અલગ કરવાનો નિયમ કહેવામાં આવે છે બે એલીલ્સ અલગ પડે છે તેમને અલગ અલગ પ્રજનનકોષમાં મૂકવામાં આવે છે અને દરેક પાત્ર ઉદાહરણ તરીકે ફૂલોનો રંગ બીજનો રંગ બીજનો આકાર આ બધા જુદા જુદા અક્ષરો છે દરેક પાત્ર અન્ય પાત્રોથી સ્વતંત્ર વારસામાં મળે છે અત્યારે આપણે એક જ પાત્ર તરફ નજર કરી રહ્યા છીએ પરંતુ બધાં પાત્રો એક સાથે વારસામાં મળી રહ્યાં છે જે આપણે સૌ જાણીએ છીએ અને મેન્ડેલે તેના અભ્યાસ દ્વારા જે કહ્યું તે એ હતું કે દરેક પાત્રને અન્ય પાત્રોથી સ્વતંત્ર વારસામાં મળે છે અને આને સ્વતંત્ર ભાતનો કાયદો કહેવામાં આવે છે આ બંનેનું મોટું યોગદાન હોવાનું માનવામાં આવે છે અલગતાનો કાયદો અને સ્વતંત્ર ભાતનો કાયદો આવું શા માટે છે તે ખૂબ જ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે તે ખૂબ જ સરળ વિશ્લેષણમાં પોતાને મિશ્રિત કરે છે તેથી જો તમે પહેલાના પ્રયોગને ફરીથી જોશો તો પી પેઢીમાં જાંબુડિયા ફૂલો સફેદ ફૂલો હતા જાંબલી પુષ્પ આ સાચી સંવર્ધન જાતો હતી અને તેથી જાંબલી ફૂલોનો અર્થ એ છે કે બંને કેપિટલ પી છે અને સફેદ ફૂલોનો અર્થ એ છે કે બંને નાના પી છે ઠીક છે બીજા શબ્દોમાં કહીએ તો અહીં કોઈ વિજાતીયતા નથી તેથી આ કિસ્સામાં ગેમેટ્સ પાસે મૂડી P અને આ કિસ્સામાં બંને નાના ps બંને હશે અને ગર્ભાધાન પછી જીનોટાઈપ એ કેપિટલ P સ્મોલ p છે જે જાંબુડિયા ફૂલમાં પરિણમે છે કારણ કે કેપિટલ P પ્રબળ છે ખરું ને અને આમાંથી ગેમેટ્સ છે તેમાંના અડધામાં મૂડી P હશે અને તેમાંના અડધામાં નાનો p હશે અને તેથી F2 પેઢીમાં જો તમે બધી શક્યતાઓ જુઓ તો તે છોડના શુક્રાણુમાંથી p અને p છે અને છોડના ઇંડામાંથી P અને p છે અને સંયોજનો PP Pp pP અને pp જો ઓછામાં ઓછું એક કેપિટલ P છે તો તે જાંબુડિયા રંગના ફૂલમાં પરિણમશે કારણ કે તે પ્રબળ છે અને તેથી તમારી પાસે ચારમાંથી ત્રણ જાંબુડિયા છે અને ચારમાંથી એક સફેદ છે ઠીક છે આ પ્રકારનું વિશ્લેષણ જ્યાં તમે શુક્રાણુમાંથી બીજકોષ અને ઇંડામાંથી આવતી પ્રજનનકોષવાળા આ પ્રકારના ચોરસનો ઉપયોગ કરીને તમામ શક્યતાઓ જુઓ છો તેને પુનેટ સ્ક્વેર કહેવામાં આવે છે ઠીક છે આ પ્રકારના વિશ્લેષણમાં આનો ભારે ઉપયોગ થાય છે જો તમે ખૂબ જટિલ પરિસ્થિતિઓનો સામનો ન કરતા હોવ તો તે સારું છે એક કે બે લક્ષણો એક કે બે પાત્રો તે કરવું ખૂબ સારું છે તે તમને જે થઈ રહ્યું છે તેના માટે એક દ્રશ્ય અનુભૂતિ આપે છે ઠીક છે જ્યારે જો તમારી પાસે હોય જો તમે સંભાવનાઓથી આરામદાયક છો તો તે કરવા માટે ખૂબ જ સરળ રીત છે ઠીક છે અમે કરીશું અમે થોડી વારમાં તે જોઈશું જો તમે મેયોસિસ દરમિયાન શું થઈ રહ્યું છે તે જુઓ તો આવું જ થાય છે અહીંની પી જનરેશન મને લાગે છે કે થોડું અલગ ઉદાહરણ માનવામાં આવે છે પીળા ગોળાકાર બીજ આ બે લક્ષણોને એક સાથે ગણવામાં આવે છે તે સરસ છે અને આ લીલી કરચલીવાળા બીજ છે પીળા ગોળાકાર બીજ એ સાચું સંવર્ધન છે તેથી YYRR અને લીલી કરચલીવાળા બીજ yyrr હશે મેયોસિસ દરમિયાન તેઓ પ્રજનનકોષની રચના કરે છે આ બીજકોષો માત્ર YR જ હશે અને ફર્ટિલાઇઝેશન પછી આ બે શક્યતાઓ છે ચાલો આપણે તેમને એક પછી એક જોઈએ તેઓ ભળી જાય છે અને જે રીતે તેઓ પોતાને ગોઠવે છે તેના દ્વારા તે Rr Yy કૃપા કરીને જાઓ અને મેયોસિસ દરમિયાન શું થાય છે તેના પર એક નજર નાખો ખાસ કરીને મેટાફેઝ વન અને એનાફેઝ દરમિયાન એનાફેઝમાં આ અલગ થવાનું શરૂ કરે છે અને બે મેટાફેઝ કરે છે તમારી પાસે આ બીજકોષો રચાય છે RY અને ry અને તેથી અહીં ગેઈનટ્સ બધા YR અથવા yr બરાબરમાં પરિણમશે વૈકલ્પિક રીતે જો ગોઠવણી આ પ્રકારની હોય તો એનાફેઝ દરમિયાન તેઓ અલગ પડે છે જેના પરિણામે નાની r કેપિટલ Y કેપિટલ R સ્મોલ y અને સ્મોલ r કેપિટલ Y અહીં સ્મોલ r કેપિટલ Y કેપિટલ R સ્મોલ y અને સ્મોલ r કેપિટલ Y કેપિટલ R સ્મોલ y અહીં સ્મોલ y કેપિટલ R સ્મોલ y થાય છે તેથી તમે જાણો છો કે આઠમાંથી એક ચતુર્થાંશ ભાગ એ મૂડી R મૂડી Y છે એક ચતુર્થાંશ એ સ્મોલ r સ્મોલ y છે એક ચતુર્થાંશ એ સ્મોલ r કેપિટલ Y છે અને એક ચતુર્થાંશ ભાગ એ મૂડી R સ્મોલ y છે આ અનિવાર્યપણે આ પ્રકારના અલગીકરણનું પરિણામ છે જ્યારે આપણે બે વસ્તુઓને એક સાથે જોઈએ છીએ ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થશે પરંતુ આ તમને પન્નેટ સ્ક્વેર માટે જ આણ્વિક આધાર આપે છે આ કિસ્સામાં બે અક્ષરો પરંતુ તમે તેને એક પાત્રની દ્રષ્ટિએ પણ જોઈ શકો છો હવે ચાલો આપણે સંભાવનાઓ તરફ જોઇએ મેં કહ્યું તેમ જો તમે તેને સંભાવનાઓની દ્રષ્ટિએ જુઓ જો તમે તે રીતે આરામદાયક હો તો પછી વિશ્લેષણ કરવું ઘણું સરળ બની જાય છે ચાલો આપણે આ લાગુ કરીએ અથવા ચાલો આપણે હમણાં જે કંઈ કર્યું તે જોઈએ તે ક્રોસ જે આપણે હમણાં જ કર્યું છે સંભાવનાઓની દ્રષ્ટિએ સાચા સંવર્ધન છોડ વચ્ચેના ક્રોસ માટે કે જેને આપણે હમણાં જ F1જનરેશનમાં ધ્યાનમાં લીધું હતું જાંબુડિયા ફૂલો મેળવવાની સંભાવના એક હતી બધા જાંબલી હતા કાં તો તેના પરિણામે કેપિટલ પી નાના પીમાંથી ઉદભવતા ઠીક છે તેથી મોનોહાઇબ્રિડ મોનો એક પાત્ર છે સંકર એટલે કે તે બે એલીલ પ્રકારનું મિશ્રણ છે અને સફેદ ફૂલો મળવાની સંભાવના શૂન્ય છે જ્યારે એફ2 જનરેશનમાં જાંબુડિયા રંગના ફૂલો મળવાની શક્યતા ત્રણ ચતુર્થાંશ હોય છે જે હોમોઝીગસ કન્ડિશન અથવા વિષમ પરિસ્થિતિમાંથી ઉદ્ભવે છે કેપિટલ P કેપિટલ P હોમોઝિગસ કેપિટલ P નાના p બંનેમાં આ બંને પ્રકારો વિષમ છે અને સફેદ ફૂલો મળવાની શક્યતા એક ચતુર્થાંશ હતી જે તમામ સંભવિત સંયોજનોમાંથી માત્ર નાના p નાના p માંથી ઉદ્ભવતી હતી અને તેથી F2 જમણે માં હેટરોઝાઇગોટ થવાની સંભાવના 14 14 છે જે અડધી છે અને તેથી વધુ છે સંભાવનાઓની દ્રષ્ટિએ તમે આ પ્રકારની વિવિધ ગણતરીઓ કરી શકો છો તમે વિવિધ જુદી જુદી ચીજોની સંભાવના શોધી શકો તેથી તમારે જવું પડશે નહીં અને ચોરસ દોરવાની જરૂર નથી જે કંઈક અંશે વિસ્તૃત છે અને તેથી વધુ છે જો કોઈ સંભાવનાઓનો ઉપયોગ કરવામાં આરામદાયક છે જ્યારે આપણે સંભાવનાઓનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વધુ સરળ બને છે ખાસ કરીને કારણ કે મેન્ડેલિયન સિદ્ધાંતો અનુસાર પાત્રોનો વારસો એકબીજાથી સ્વતંત્ર હોય છે ઠીક છે સ્વતંત્રતાનો કાયદો આમ આપણે બહુવિધ પાત્રોને સ્વતંત્ર ઘટનાઓ તરીકે ગણીને એક સાથે વારસાની સંભાવનાઓનું વિશ્લેષણ કરી શકીએ છીએ ઠીક છે જ્યારે આપણે બે પાત્રો ધ્યાનમાં લઈશું ત્યારે તે અહીં સ્પષ્ટ થઈ જશે આ તે છે જેના માટે મેં આણ્વિક આધાર બતાવ્યો હતો હવે આપણે જોઈએ કે મેન્ડેલને જે રીતે જોવામાં આવ્યું હતું તે માટે ચાલો આપણે બીજનો રંગ પીળો અથવા લીલો બીજનો આકાર ગોળ અને કરચલીવાળો એક સાથે વારસામાં મળ્યો છે અથવા એક સાથે ગણવામાં આવે છે તે જોઈએ આ જ પ્રકારનો ક્રોસ YYRR સાથે yyrr આ કિસ્સામાં ગેમેટ્સ YR અને yr હશે ગર્ભાધાન પછી તે સંપૂર્ણપણે વિષમ YyRr બનશે અને પછી તે સ્વતંત્ર રીતે વારસામાં મળશે અથવા સ્વતંત્ર રીતે અલગ અલગ હશે તેથી બીજનો રંગ બીજના આકારથી સ્વતંત્ર હશે બીજના રંગનો વારસો બીજના આકારના વારસાથી સ્વતંત્ર હશે તેનો અર્થ તે જ છે જો આપણે અહીં બધી જ શક્યતાઓનો એક પન્નેટ સ્ક્વેર દોરીએ તો તમે જોઈ શકો છો કે જો તમે ગણતરી કરો તો સોળમાંથી નવ શક્યતાઓ પીળા અને ગોળાકાર હશે બંને પ્રભાવશાળી પાત્રો સોળમાંથી ત્રણ ગોળાકાર અને લીલોતરી હશે સોળમાંથી ત્રણ પીળા અને કરચલીવાળા હશે અને સોળમાંથી એક લીલી અને કરચલીવાળી હશે આ રીતે તે બે અક્ષરો સાથે થાય છે જેનો આપણે અહીં પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીને એક વિચાર મેળવી શકીએ છીએ સંભાવનાઓની દ્રષ્ટિએ બંને પાત્રો માટે સમાનોઝિગસ પ્રભાવશાળી જીનોટાઈપ સાથે એફ 2 માં છોડની સંભાવના તેનો અર્થ શું છે હોમોઝીગસ પ્રભાવશાળી જીનોટાઈપ હોમોઝીગસનો અર્થ એ છે કે બંને સમાન હોવા જોઈએ પ્રભાવશાળી એટલે આપણી પરિભાષામાં બંને મૂડી હોવા જોઈએ ખરું ને તેથી બીજા શબ્દોમાં કહીએ તો YY અને RRની સંભાવના આપણે જાણીએ છીએ કે YY 14 ની સંભાવના અને RR 14 ની સંભાવના અને તેથી આ સ્વતંત્ર રીતે વારસાગત સ્વતંત્ર ભાત હોવાથી તમે તેને ગુણાકાર કરી શકો છો 14 x 14 એટલે કે 116 તેથી સ્વતંત્ર ઘટનાઓ માટે તમે સંભાવનાઓનો ગુણાકાર કરી શકો છો હવે વાયવાયઆરઆર જીનોટાઈપ સાથે એફ 2 માં છોડની સંભાવના આ બંને સ્વતંત્ર છે તેથી તે આરઆરની સંભાવનામાં Yy ની સંભાવના તરીકે નક્કી કરી શકાય છે જે 12 x 14 છે અને તે 18 છે એક બીજી વાત તમે આનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તે સમજાવવા માટે જો તમે સંભાવનાઓ સાથે આરામદાયક હોવ તો તે ખૂબ જ સરળ બની જાય છે બંને પાત્રો માટે સમાનોઝિગસ રિસેસિવ જીનોટાઈપ સાથે F2 માં છોડની સંભાવના હોમોઝિગસ બંને સમાન રિસેસિવ બંને આપણી પરિભાષામાં નાના અક્ષરો બીજા શબ્દોમાં કહીએ તો yr ની સંભાવના 14 x 14 છે જે 116 છે અને તેથી આગળ વગેરે તમે આ અભિગમ સાથે સંભાવનાની ઘણી ગણતરીઓ કરી શકો છો તમે ત્રણ પાત્રો પણ લાવી શકો છો વગેરે વગેરે ચાર પાત્રો અને તેથી વધુ પછી તમે આ કામ કરી શકો છો અહીં ત્રણ પાત્રો છે ચાલો આપણે કહીએ કે આપણને નીચેના ત્રણ અક્ષરોમાં રસ છે PpYyRr અને Ppyyrr વચ્ચેના ક્રોસમાંથી સંતાનોમાં ફૂલનો રંગ બીજનો રંગ અને બીજનો આકાર આ Pમાં વિષમ છે જ્યારે Y અને R માં હોમોઝીગસ છે અને ચાલો આપણે કહીએ કે આપણે સંતાનના અપૂર્ણાંકને જાણવા માંગીએ છીએ જે ત્રણમાંથી ઓછામાં ઓછા બે પાત્રો માટે રિસેસિવ ફેનોટાઇપ્સ દર્શાવે છે આપણને આમાં જ રસ છે જો તમે પન્નેટ સ્ક્વેરમાંથી પસાર થશો તો તે થોડું કામ છે જ્યારે જો તમને સંભાવના ખબર હોય તો તમે ઝડપથી આ લખી શકો છો ઠીક છે તો ઓછામાં ઓછા બે પાત્રો રિસેસિવ ફેનોટાઇપ્સ પ્રદર્શિત કરે છે તેથી વિવિધ સંયોજનો છે ppyyRr ¼ x ½ x ½ 116 or ppYyrr ¼ x ½ x ½ 116 or Ppyyrr ½ x ½ x ½ 18 216 Or PPyyrr ¼ x ½ x ½ 116 અથવા આપણે ત્રણેયને અપ્રભાવી હોવાનું પણ ગણી શકીએ કારણ કે પ્રશ્નો માટે ઓછામાં ઓછા બે અક્ષરોને અપ્રભાવી હોવું જરૂરી છે આમ બીજું સંયોજન Ppyyrr ¼ x ½ x ½ 116 તેથી આપણે ફક્ત આ બધી વસ્તુઓને એક સાથે ઉમેરવી પડશે કુલ સંભાવના તેથી ઓછામાં ઓછા બે રિસેસિવ ફેનોટાઇપ્સની સંભાવના તે ફક્ત આ બધી સંભાવનાઓનો ઉમેરો છે જે 616 અથવા 38 હોવાનું બહાર આવે છે તેથી આ રીતે ઘણી સંભાવનાઓ શોધી કાઢવામાં આવે છે અને તે ઉપયોગી સાબિત થાય છે કારણ કે આપણે પછીથી જ્યારે રોગોની ચર્ચા કરીશું ત્યારે આપણે કેટલીક રીતે જોઈશું મને લાગે છે કે આ લેક્ચરને બંધ કરવાનો આ યોગ્ય સમય છે અહીં આપણે મેન્ડલના વટાણાના છોડ સાથેના પ્રયોગો તેના પરિણામો અને સરળ સંભાવનાઓ અને મેન્ડલને મળેલા સ્વતંત્ર ભાતના નિયમનો ઉપયોગ કરીને તે પરિણામોનું વિશ્લેષણ જોયું જ્યારે આપણે આગળ વધીશું ત્યારે આપણે વસ્તુઓને રોગો તરફ આગળ લઈ જઈશું અને રોગોની આગાહી કરવા માટે મેન્ડેલિયન જિનેટિક્સ નો ઉપયોગ જોઈશું હવે પછીના લેક્ચરમાં મળીશું Glossary શબ્દકોષ Mendelian મેન્ડેલિયન મેન્ડેલિયન glutamic acid ગ્લુટામિક એસિડ ગ્લુટામિક એસિડ valine વેલિન વેલિન enzyme એન્ઝાઇમ એન્ઝાઇમ cystic fibrosis સિસ્ટિક ફાઇબ્રોસિસ સિસ્ટિક ફાઇબ્રોસિસ Achondroplasia અચોન્ડ્રોપ્લાસિયા અચોન્ડ્રોપ્લાસિયા Mendelian Genetics મેન્ડેલિયન જિનેટિક્સ મેન્ડેલિયન જિનેટિક્સ molecular મોલેક્યુલર મોલેક્યુલર capital કેપિટલ કેપિટલ pod પોડ પોડ phenotype ફેનોટાઇપ્સ ફેનોટાઇપ્સ alleles એલીલ્સ એલીલ્સ gametes ગેમેટ્સ ગેમેટ્સ